પાવરસ્લોપ પદ્ધતિમાં પદ્ધતિ 1 કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી ત્યાં ડેરિવેટિવ્ઝ diTdvT diTdt dvTdt છે અને ડેરિવેટિવ્ઝ મેળવવાનું સામાન્ય રીતે સરળ નથી અને તેથી સાહિત્યમાં કેટલાક ઉકેલો છે જ્યાં તમે ખરેખર સિગ્નલના ડેરિવેટિવ્ઝ લીધા વિના પાવર સ્લોપ પદ્ધતિ કરી શકો છો તેથી તે એ છે જે આપણે જોવા જઈશું ચાલો પહેલા આપની પાસે મૂળભૂત સર્કિટ ટોપોલોજી કે જે કંટ્રોલ ઇનપુટ તરીકે ડ્યુટી સાઇકલ ધરાવતા DC થી DC કન્વર્ટર દ્વારા લોડ R0 સાથે જોડાયેલ એક PV મોડ્યુલ છે તે જોઈએ હવે ત્યાં એક બફર કેપેસિટર છે અમે બફર કેપેસિટર ને થોડું આ બાજુ મૂકીશું બફર કેપેસિટર ની જમણી બાજુ થોડી જગ્યા છોડીશું કારણ કે હું અહીં કંઈક રજૂ કરવા માંગું છું હવે અહીં હું બે કમ્પોનન્ટ ને રજૂ કરીશ એક છે ઠીક છે ચાલો આપણે આ vT અને iT વડે ચિહ્નિત કરીએ હવે ચાલો હું અહીં એક કમ્પોનન્ટ મુકીશ એક રેઝિસ્ટન્સ અને તે રેઝિસ્ટન્સ આ પાવર સ્વીચ BJT અથવા MOSFET અથવા IGBT દ્વારા ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે હવે તમે આ પાવર સેમિકન્ડક્ટર ના સ્વીચના બેઝ અથવા ગેટ ને શું સંકેત આપો છો તેથી તે કંઇક આ રીતે પલ્સ વેવફોર્મ આપશે તે પલ્સ હોય તે જરૂરી નથી પરંતુ તે એક લીનીઅરલી વેરાઈન્ગ વેવ હશે ટ્રાઈએંગલ વેવ સેપ અથવા તેના જેવો કંઈક આવા કિસ્સાઓમાં તે લીનીઅર પ્રદેશમાંથી પસાર થશે પરંતુ પલ્સ વેવફોર્મ આપવાનું સરળ છે તેથી જ્યારે આ પ્રકારના વેવને BJT ના ઈનપુટ માં દેવામાં આવે ત્યારે શું થશે તેનો વિચાર કરીશું તેથી BJT ખરેખર સ્વિચની જેમ કામ કરી રહ્યું છે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 અને આ R0 કરતા પણ ઘણી વધારે તેથી ખરેખર આ બફર કેપેસિટીન્સ પરના વધારાના લોડની જેમ કાર્ય કરે છે બફર કેપેસીટન્સ DC DC કન્વર્ટર વત્તા R0 ને લોડ તરીકે સમર્થન આપે છે તેની સાથે હવે આપણે વધારાનો લોડ ઉમેર્યો છે પરંતુ તે ખૂબ જ નાનો વધારાનો લોડ છે જ્યારે પણ BJT ચાલુ થાય છે ત્યારે R1 ટર્મિનલ્સની પર આવે છે હવે પેનલની કેરેકટરીસ્ટીક IV કેરેકટરીસ્ટીક પર શું અસર થાય છે તેથી તમારી પાસે vT છે અને તમારી પાસે iT છે ચાલો હવે મને IV કર્વ દોરવા દો હવે ચાલો આપણે કહીએ કે આ પિક્ચર માં નથી જ્યારે ટ્રાંઝિસ્ટર બંધ હોય ત્યારે R1 પિક્ચર માં નથી પછી R0 ને જ્યારે તમે ઇનપુટ બાજુ પર લઈ જાઓ ત્યારે d ના ફંક્શન તરીકે તમે RT ને જોશો તો ચાલો આપણે કહીએ કે RT એ કંઈક 1 RT જેવું છે હવે જ્યારે આ સ્વીચ ચાલુ થાય છે જ્યારે આ વધારે હોય છે તેથી તે સમય દરમિયાન R1 પરની સ્વિચ પીવી પેનલના ટર્મિનલ્સની આજુબાજુ આવે છે તેથી તમે જોશો કે તે આની જેમ એક લાઈન લેશે લોડ લાઇન આની જેમ લોડ લાઇન લેશે RT અને R1 પેરેલલ હશે તે RT કરતા ઓછા લોડને અનુરૂપ હશે જે છે અને તેથી આ લોડ લાઇન R1 ની કિંમતને આધારે શોર્ટ સર્કિટ તરફ આગળ વધે છે હવે આ ઓપરેટિંગ પોઇન્ટ માટે ચાલો હું સીધી નીચે આ રીતે નીચે ઊભી રેખા દોરીશ અને આ ઓપરેટિંગ પોઇન્ટ માટે પણ હું આની જેમ સીધી નીચે આ રીતે નીચે ઊભી લીટી દોરીશ હવે જ્યારે BJT ચાલુ હોય ત્યારે R1 કનેક્ટ થઈ જાય છે તે દરમિયાન મને ઓન ઓફ પીરિયડ્સ ધ્યાનમાં લેવા દો તે સમય દરમિયાન આ વધારે કિમંતનો R1 કનેક્ટ થાય છે પછી આ લોડ લાઇન છે અને અનુરૂપ vT ટર્મિનલ વોલ્ટેજ આ છે અને આ બંધ હોવાના સમય દરમિયાન R1 એ ચિત્રમાં નથી અને RT માત્ર પીવી પેનલને અને આ લોડ લાઇનને પ્રસ્તુત કરે છે આ ઓપરેટિંગ પોઇન્ટ છે અને vT અનુરૂપ આ લાઇન છે તેથી જો તમે બતાવ્યા પ્રમાણે આ બે લાઇનો વચ્ચે vT સ્વિંગ્સ જોતા હોવ તો હું કહું છું કે આ સમયગાળા દરમિયાન ગ્રીન અહીં ગ્રીન સમયગાળા દરમિયાન સ્વીચ ચાલુ છે જેનો અર્થ તે vT આ મૂલ્યોને અનુરૂપ હશે અને જ્યારે તે સ્વીચ બંધ હોય ત્યારે તે આ ભાગોને અનુરૂપ હશે તેથી vT આ કંઈક હશે અને તે જ રીતે કરંટમાં પણ વેરીએસન હશે તો ચાલો vT વર્સીસ સમય કર્વ પર નજર નાખો તેથી vT વિરુદ્ધ સમય કર્વ કંઈક આના જેવો દેખાશે કે ત્યાં રીપલ હશે અને ત્યાં vT માં પણ રીપલ હશે અને iT માં પણ રીપલ હશે અને પછી ત્યાં પાવર P માં એક રીપલ હશે જે v ગુણીયા iT vT ગુણીયા iT બરાબર હોય અને આપણે આ રીપલ નો ખરેખર ઉપયોગ એક બિંદુ કે જ્યાં મહત્તમ પાવર આવે છે તે શોધવાનો પ્રયત્ન કરવા માટે કરીશું અને આ રીતે આપણે મહત્તમ પાવર પોઇન્ટ શોધવા માટે આ રીપલ ને વાપરવાનો પ્રયત્ન કરીશું હવે ચાલો જોઈએ કે આપણે મહત્તમ પાવર પોઇન્ટને ઓળખવા માટે એક વિશિષ્ટ લક્ષણ તરીકે આ રીપલ નો ઉપયોગ કેવી રીતે કરીશું હવે સ્ટેટીક કેરેકટરીસ્ટીક iT વર્સીસ vT અને પાવર વર્સીસ vT ને ધ્યાનમાં લો અને ચાલો હું અહીં એક ઊભી રેખા ધ્યાનમાં લઈશ જે કોઈ વિશિષ્ટ ઓપરેટિંગ પોઇન્ટ નું પ્રતિનિધિત્વ કરે છે અને હું ઊભી અને આડી રેખા દોરું છું અહીં આ બિંદુ આપેલ ઇન્સ્ટન્ટ પરના ઓપરેટિંગ બિંદુનું અને તેને અનુરૂપ અહીંના IV કર્વ ની લુપ્તતા રજૂ કરશે તેથી હવે હું અહીં વોલ્ટેજ પર સુપર ઇમ્પોઝ કરવા જઈ રહ્યો છું હવે આ વોલ્ટેજ ની ઝીરો લાઈન છે તમે તેને આ વોલ્ટેજ પર જુઓ તે DC વોલ્ટેજ છે હું રીપલને સુપર ઈમ્પોસ કરીશ તમે કેવી રીતે રીપલને સુપર ઈમ્પોસ કરશો જેમ આપણે પહેલાં ચર્ચા કરી છે તેમ હું રેઝિસ્ટિવ સ્વિચરનો ઉપયોગ કરીશ અને આ રીપલ રજૂ કરીશ હવે ચાલો હું પાવર કર્વ પર અંદાજિત રીપલ ની પીક એમ્પલીટ્યુડ ને માપું છું પછી ત્યાં આડી લાઈન દોરું છું તેથી જ્યારે પણ વોલ્ટેજ રિપલ વધે પાવર રીપલ પણ અનુરૂપ રીતે વધે છે તમે જોઈ શકો છો તેથી આ સ્લોપ પર જ્યાં સ્લોપ એ પીકની ડાબી બાજુએ પોઝિટીવ છે આ પીક પાવર પોઇન્ટ છે ડાબી બાજુ જ્યાં પીક પાવર પોઇન્ટ છે ત્યાં સ્લોપ પોઝિટીવ છે જ્યારે પણ ત્યાં વોલ્ટેજ રીપલ વધે છે ત્યાં પાવર રીપલ માં પણ વધારો થશે તેથી વોલ્ટેજ રીપલ અને પાવર રીપલ એક ફેઝમાં હશે હવે પીક પાવર પોઇન્ટની જમણી બાજુએ સ્લોપ નેગેટીવ છે તો ચાલો અહીં ઊભી અને આડી ઓપરેટિંગ બિંદુને દર્શાવતી લાઇન લઈએ અને પહેલાની જેમ હું રીપલ ને વોલ્ટેજ પર રજૂ કરીશ અને જો હું રીપલ એમ્પ્લીટ્યુડને વધારું તો તમે જોશો કે ત્યાં પહેલાથી ઊલટું છે તેથી જ્યારે પણ વોલ્ટેજ વધી રહ્યો છે ત્યારે પાવર ઓછો થઈ રહ્યો છે અને વોલ્ટેજ ઓછો થતા પાવર વધે છે તેથી તમે જોશો કે અહીં આ નેગેટીવ સ્લોપને લીધે ત્યાં ઊલટું થાય છે વોલ્ટેજ અને પાવર રિપ્લ્સ આઉટ ઓફ ફેઝ છે તેથી અમે આ માહિતીનો ઉપયોગ કરીશું ઓપરેટિંગ પોઇન્ટની એક બાજુ પાવર રીપલ અને વોલ્ટેજ રીપલ ફેઝ માં છે બીજી બાજુ પાવર રીપલ અને વોલ્ટેજ રીપલ આઉટ ઓફ ફેઝ માં છે અને પરોક્ષ રીતે આપણે સ્લોપને માપી રહ્યા છીએ તેથી આ પણ પાવર સ્લોપ કપાત છે પરંતુ અહીં અમે ddt નો ઉપયોગ કરી રહ્યાં છીએ કોઈ ડીફરેન્સીએસન ક્રિયા ચિત્રમાં નથી આપણને પાવર વેરીએબલની જરૂર છે આપણને વોલ્ટેજ વેરીએબલની જરૂર છે પાવર વેરીએબલ ગુણાકાર દ્વારા પ્રાપ્ત થાય છે હવે ચાલો આપણે આ સિસ્ટમ કેવી રીતે બનાવવી તે બ્લોક યોજનાકીય રીતે જોઈએ તેથી મને મલ્ટીપ્લાયર બ્લોક દો મલ્ટીપ્લાયર્સનું ઇનપુટ iT અને vT છે તેથી તમે પેનલ કરંટ અને પેનલ ટર્મિનલ વોલ્ટેજને માપી રહ્યા છો અને તેનું આઉટપુટ પાવર હશે અને તમે પાવર અને વોલ્ટેજ લઈ રહ્યા છો આ બંને તે જથ્થા છે જેના પર આપણે પ્રક્રિયા કરવા માંગીએ છીએ તેથી પહેલા મને DC દૂર કરીને તેના પર પ્રક્રિયા કરવા દો તેથી તમે તેને DC બ્લોક સર્કિટમાંથી પસાર કરો તેથી જ્યારે તમે DCને દૂર કરોત્યારે તમે જોશો કે અહીં DC બ્લોક સર્કિટ પહેલાં વોલ્ટેજ અને પાવર સિગ્નલના મૂલ્યો આ કંઈક હશે તેથી ત્યાં DC વત્તા તેની ઉપર એક રીપલ હશે પાવર સિગ્નલ પણ આના જેવું કંઈક હશે સિવાય કે પીક પાવર પોઇન્ટ કઈ બાજુ પર છે તેના આધારે રીપલ ક્યાંક તો ફેઝમાં અથવા આઉટ ઓફ ફેઝ હશે તેવી જ રીતે કરંટ ઓપરેટિંગ પોઇન્ટ તેથી તે DC બ્લોકમાંથી પસાર થયા પછી વેવફોર્મનું રૂપ કેવું દેખાશે તેથી DC દૂર કરવામાં આવશે તેથી આ નીચે આવશે તેથી તમે જોશો કે સરેરાશ મૂલ્ય 0 છે તમારી પાસે ફક્ત રીપલ સામગ્રી હશે હવે રીપલ સામગ્રી છે કે જે આપણે પ્રક્રિયા કરવા માંગીએ છીએ તમે DC બ્લોક દૂર કર્યા પછી જો તમે પાવર ફોર્મ માંથી DC ને દૂર કરો છો તો તમને અહીં સમાન વેવફોર્મનું રૂપ દેખાશે સિવાય કે ફેઝ નો બદલાવ DC બ્લોક પછી આપણે તેને ઝીરો ક્રોસ ડિટેક્ટર દ્વારા પસાર કરીશું ZCD એ ઝીરો ક્રોસ ડિટેક્ટર છે કારણ કે આપણે ઝીરો ક્રોસ ડિટેક્ટર દ્વારા પસાર કરીએ છીએ તે એ છે કે મેં જે સરસ રેકટેન્ગ્યુલર વેવફોર્મ સ્વરૂપ બતાવ્યું છે તે હોવું જરૂરી નથી તે ત્રિકોણાકાર હોઈ શકે છે અથવા તે સરળ રાઈસ અને ફોલ હોઈ શકે છે અને તેથી તમારે તેને ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર દ્વારા પસાર કરવાની જરૂર છે જેથી તમે ટૂંકા તરંગ સ્વરૂપોને સારી રીતે વ્યાખ્યાયિત કરશો તો ચાલો આપણે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર પછી જોઈએ તમે જોશો કે મારી પાસે આ વેવ સ્વરૂપો છે જે મૂળભૂત રીતે આ વેવફોર્મ -VCC થી VCC તરફ જશે તે VCC હશે આ -VCC હશે તેથી આગળ આપણે પાવર સિગ્નલથી મેળવેલા સિગ્નલ અને વોલ્ટેજ સિગ્નલથી મેળવેલા સિગ્નલને ઉમેરીશું આપણે તેમને ઉમેરીશું તમે શુ ઈચ્છો છો તમે જોશો કે જો ઓપરેટિંગ બિંદુ પીક પાવર પોઇન્ટની ડાબી બાજુ હોય તો પાવર રીપલ અને વોલ્ટેજ રીપલ ફેઝમાં છે તો આ અને આ ફેઝમાં હશે તેથી તે ઉમેરાશે અને જો આ હશે તો આ જ રીતે પહેલેથી સંતૃપ્ત થશે જો માની લો કે ઓપરેટિંગ બિંદુ તે ઘટી રહેલા સ્લોપ પર હોત એટલે કે મહત્તમ પાવર પોઇન્ટની જમણી તરફ એટલે કે નેગેટીવ સ્લોપ ના ક્ષેત્રમાં તો તમે જોશો કે ઉમેરવા પર આ બે ઝીરો થઈ જશે તેથી જ્યારે વોલ્ટેજ પોઝિટીવ છે સમકક્ષ પાવર સિગ્નલ મૂલ્ય નેગેટીવ હશે એટલે કે જ્યારે અહીં વોલ્ટેજ નેગેટીવ હશે ત્યારે પાવર સિગ્નલ મૂલ્ય પોઝિટીવ રહેશે તેથી જ્યારે તમે ઉમેરશો ત્યારે તેનું પરિણામ ઝીરો મૂલ્યમાં આવશે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે પ્રદેશો છે એક જો ઓપરેટિંગ બિંદુ પાવર કર્વ પર પીક પાવર પોઇન્ટની ડાબી બાજુ હોય અને બીજું જો ઓપરેટિંગ પોઇન્ટ પીક પાવર પોઇન્ટની જમણી બાજુ પર હોય જો ઓપરેટિંગ પોઇન્ટ પીક પાવરની ડાબી બાજુ ક્યાંય હોત તો પોઝિટીવ સ્લોપ પર ઓપરેટિંગ બિંદુ હોય અને તમે જોશો કે આ બંનેનો ઉમેરો થશે કારણ કે તે ફેઝમાં છે અને તમારી પાસે હજી પણ આ પ્રકારનો તરંગ આકાર છે હવે જો માની લો કે ઓપરેટિંગ પોઇન્ટ પાવર પોઇન્ટની જમણી બાજુએ હતો તો વોલ્ટેજ અને પાવરના ફેઝઓ વિરુદ્ધ છે તે બાદબાકી કરશે અને તમારી પાસે ઝીરો હશે હવે આગળ આપણે શું કરીએ આ તરંગના આકારને એબ્સોલ્યુટ વેલ્યુ સર્કિટ માંથી પસાર કરીશું જેથી આ તમામ નકારાત્મક ભાગ ને સુધારણામાં લાવશે તો ચાલો ડાબી બાજુ ઓપરેટિંગ પોઇન્ટ અને જમણી બાજુ ઓપરેટિંગ પોઇન્ટ માટે ફરીથી એરિયા સર્કિટના એબ્સોલ્યુટ વેલ્યુ સર્કિટ નું આઉટપુટ દોરીએ તેથી જ્યારે ડાબી બાજુએ જ્યારે આ સુધારણા થાય ત્યારે તમે જુઓ કે તે કોન્સ્ટન્ટ મૂલ્ય છે તેથી ખરેખર તમે જોશો કે આ ભાગ અહીં સુધારેલ એબ્સોલ્યુટ વેલ્યુ હશે જયારે આ ભાગની એબ્સોલ્યુટ વેલ્યુ અહીં હશે આ ઝીરો રહેશે જમણી બાજુનો ભાગ હવે આ મૂલ્ય થી હું થ્રેશોલ્ડ સેટ કરી શકું છું અને પછી તેને આ જેવા ક્મ્પેરેટર દ્વારા પસાર કરી શકું છું તેથી હું એક V થ્રેશોલ્ડ કમ્પેરેટર સેટ કરીશ અને આઉટપુટ કા તો VCC અથવા 0 હશે હવે આ વેવફોર્મ અહીં આપવામાં આવ્યું છે હવે તમે જોશો કે જ્યારે પણ તે વધારે હોય છે ત્યારે આઉટપુટ 0 હોય છે જ્યારે પણ તે ઓછું હોય છે આ સમયગાળા દરમિયાન આઉટપુટ વધારે હોય છે તેથી જો તમે તે ભાગ દોરો તો તમે જોશો કે હું ફરીથી ડાબી અને જમણી બાજુનો ઓપરેટિંગ પોઇન્ટને ચિહ્નિત કરીશ તમે જોશો કે જ્યારે પણ તે ડાબી બાજુ હોય છે ત્યારે તે વધારે હોય છે અને આઉટપુટ ઓછુ હોય છે અને જે સમય દરમ્યાન તે ઓછું હોય છે તે ઓપરેટીંગ પોઈન્ટ ની જમણી બાજુ હોય છે અને આઉટપુટ વધારે હોય છે હવે હું તેને ગેઇન બ્લોકમાં પસાર કરીશ જેથી તે 0 થી VCC ની જગ્યાએ 0 થી 1 થઈ જાય અને પછી તેને ફિલ્ટરમાંથી પસાર કરીશ અને ફિલ્ટરના આઉટપુટ ને હું આપીશ DC DC કન્વર્ટરના ડ્યુટી સાઇકલ ઈનપુટ કે કંટ્રોલ ઈનપુટ માં કોઈએ નોંધ લેવી જોઈએ કે ફિલ્ટર આઉટપુટ ખરેખર એક PWM બ્લોકમાંથી પસાર થાય છે અને પછી DC DC કન્વર્ટરના ડ્યુટી ચક્ર ઇનપુટને આપવામાં આવે છે જેનું PV પેનલ સાથે ઇન્ટરફેસિંગ છે અહીં હું ફક્ત સીધા ફિલ્ટર આઉટપુટ પર બતાવીશ કારણ કે ફિલ્ટર આઉટપુટ સીધા જ ડ્યુટી સાઇકલ ઈનપુટ ના પ્રમાણસર છે પરંતુ ખરેખર તમે DC DC કન્વર્ટરના ડ્યુટી સાઇકલ ઈનપુટ ને કઈ આપો તે પહેલાં PWM બ્લોક વચ્ચે હશે હવે ફિલ્ટર વેવ ફોર્મ કેવું હશે તેથી ચાલો હું આનો સુપરઈમ્પોસ કરું તેથી ફિલ્ટર વેવ ફોર્મ જ્યારે 0 હોય ત્યારે અહીં નીચે આવી જશે અને પછી આ કોન્સ્ટન્ટ સમય સાથે ધીરે ધીરે ઉપર ઉઠશે હવે આ ખરેખર ડ્યુટી સાઇકલ રજૂ કરે છે હવે કન્વર્ટરનો વિચાર કરો જે બક બૂસ્ટ કન્વર્ટર છે બક બૂસ્ટ કન્વર્ટર માં આપણે જોયું કે બક બૂસ્ટ કન્વર્ટરની શ્રેણી એ પ્રથમ ચતુર્થાંશમાં સંપૂર્ણ IV કર્વ છે તેથી RT R0d અને અહીં જ્યારે d ઊભી અક્ષને અનુરૂપ લોડ લાઇન શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટ d 1 X એક્સીસ vT એક્સીસ ને અનુરૂપ લોડ લાઇન ઓપન સર્કિટ પોઇન્ટ d 0 તેથી તમારી વચ્ચે d ના વિવિધ મૂલ્યો માટે વિવિધ લોડ લાઇનો છે હવે આને ધ્યાનમાં લો જ્યારે ઓપરેટિંગ બિંદુ ડાબી બાજુએ હતો એટલે કે અહીં ક્યાંક ઓપરેટિંગ બિંદુ છે જે પાવર પોઇન્ટની ડાબી બાજુ છે તેથી જ્યારે તે ત્યાં હોય ત્યારે તમે જોશો કે ડ્યુટી સાઇકલ ઓછો થઈ રહ્યો છે આ લાલ લાઇન ડ્યુટી સાઇકલ ઘટી રહ્યો છે જ્યારે ડ્યુટી સાઇકલ ઘટતું જાય છે ત્યારે તમે જોશો કે ઓપરેટિંગ પોઇન્ટ આની જેમ જમણી તરફ આગળ વધી રહ્યું છે તે જમણી તરફ વળી રહ્યું છે તેથી ચાલો કહીએ કે આ એક પાવર પોઇન્ટ છે અને ઓપરેટિંગ પોઇન્ટ જમણી તરફ આગળ વધી રહ્યો છે તેથી તે પીક પાવર પોઇન્ટને પાર કરી ગયો છે અને પછી આ નેગેટીવ સ્લોપ પ્રદેશમાં ગયો છે ચળવળ જે નેગેટીવ સ્લોપ પ્રદેશમાં ગઈ છે ગેઇન આઉટપુટ વધારે 1 છે અને ફિલ્ટર આઉટપુટ હવે તે મૂલ્ય 1 તરફ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે અથવા ડ્યુટી સાઇકલ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનો અર્થ છે કે આ ફરીથી પાછું ફરી રહ્યું છે ઓપરેટિંગ પોઇન્ટ હવે ડાબી તરફ આગળ વધી રહ્યું છે તેથી તમે ઓપરેટિંગ પોઇન્ટને આ રીતે આગળ વધતા અને પીક પાવર પોઇન્ટને ક્રોસ કરતા જોશો તેથી જો આપણે આ વિંડોને નિયંત્રિત કરીએ આ વિંડો તમે હિસ્ટ્રેસિસનું યોગ્ય મૂલ્ય અહીં મૂકીને નિયંત્રિત કરી શકો છો તેથી તમે એક મોટી વિંડો અથવા એક નાની વિંડો બનાવી શકો છો જેથી આ પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ અથવા મહત્તમ પાવર ઓપરેટિંગ બિંદુ ની આસપાસ જમણે ડાબે જમણે ડાબી તરફ આગળ વધશે અને ત્યાં મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરશે